સુપ્રભાત અભ્યાસક્રમ માં આપનું ફરીથી સ્વાગત છે આજના વ્યાખ્યાનમાં અમે તમને પ્રયોગશાળા નિદર્શન માટે પ્રયોગશાળામાં લઇ જઈશુ હવે આ પ્રક્રિયા તમને ખ્યાલ છે પાર્કિંગ આપણે કાર પાર્કિંગની જેમ પાર્કિંગ કરીએ છીએ આપણે ઘર જેવા પ્રકાર નું પાર્કિંગ કરીએ છીએ તેથી આ હેડ ને મશીન ના ડાબી બાજુના ડાબા ખૂણા પર પાર્કિંગ કરીએ છીએ હવે g કોડ ની ગોઠવણ કર્યા બાદ અને બધી ગોઠવણ કર્યા બાદ હવે આપણે મશીનીંગ માટે બેડ તૈયાર કરીશું બરાબર બેડ બનાવવા માટે અને બાકી વસ્તુઓની ગોઠવણી કરવા માટે જેમ કે સ્પૂલ ફિલામેન્ટ આપણે ફિલામેન્ટને રોલર અને પછી એક્સ્ટ્રૂડર માથી પસાર કરીશું અને જોઈશું કે તે બરાબર આવે છે કે નહીં તે પહેલા ગરમ થાય છે આપણે જે પ્રમાણે આદેશો આપ્યા હતા તે પ્રમાણે બેડ ગરમ થયો છે અથવા તે આપેલ ચાર થી પાંચ ડિગ્રી તાપમાનની નજીક આવે છે નોઝલ નુ તાપમાન 230 ડિગ્રી નજીક છે હવે તાપમાન જરૂરી ઇનપુટ સુધી આવવાનો પ્રયાસ કરે છે અહી નોઝલ માટે 230 ડિગ્રી બેડ માટે 55 ડિગ્રી આ લગભગ પંદર મિનિટ લેશે ત્યાં સુધી આપણે બેડ તૈયાર કરી શકીએ તેથી આપણે પદાર્થ ને સ્વચ્છ કરી લોડીંગ અને અનલોડીંગ કરીએ આ કટર છે જેનો ઉપયોગ જો જરૂર પડે તો ફિલામેન્ટ કાપવા માટે થઈ રહ્યો છે તો આ નળી છે જેમાથી ફિલામેન્ટ પસાર થશે આ ફિલામેન્ટ ને યોગ્ય માર્ગ પ્રદાન કરે છે બરાબર આ નળી એ નળીદાર ફિલામેન્ટ હેડ છે આ સ્પટુલા છે આનો ઉપયોગ બેડ સાફ કરવા માટે થાય છે હવે આ એક નિસ્યંદિત પાણી છે જેમાં કેટલાક સફાઇ એજન્ટ છે અહીં થોડા ટીપાં છે આમ આ સફાઈ કરનારા પ્રવાહીને છાંટીને પછી સ્પટુલા ની મદદથી સફાઈ થાય છે તેથી આ આખું મશીન હેડર કાચનું હોવાથી આપણે સાવચેત રહેવું પડશે આ સફેદ દુધિયો પદાર્થ શું છે સફેદ દુધિયો પદાર્થ એ બીજું કાંઇ નહીં પણ આપણે ફેવિસ્ટીકનો ઉપયોગ કર્યો છે જે એડહેસિવ પદાર્થ છે આ ફેવિસ્ટીક તેથી આપણે કેટલુક વધારે ફેવિસ્ટીક લગાડીને મેળવીએ છીએ તેથી આ તમને પહેલા સ્તરને લોક કરવામાં મદદરૂપ થશે જેમ આપણે પહેલા કહ્યું આપણે આપણા CAD ને પરબીડિયાના મધ્ય માં મૂક્યું છે તેથી જે ભાગ મધ્યમાં છે તેને તૈયાર કરી રહ્યા છીએ તેથી ફેવીસ્ટીક નું પાતળું પડ મધ્યમાં લાગે છે હવે આ આપણો હેડ છે અને ત્યાં તાપકો છે જે ગરમ કરે છે ફિલામેન્ટ સ્પૂલ નળી માંથી બહાર આવે છે થાય છે આ સફેદ નળી આ ફિલામેન્ટ y નળીમાંથી પસાર થાય છે બરાબર તેથી આ હેડ X અને Y અક્ષ ની દિશામાં ભ્રમણ કરી શકે બરાબર Z અક્ષ ની દિશા માં ગતિ એટલે કે ઉપર અને નીચે ગતિ એ મેજ દ્વારા સંચાલિત થાય છે અને અહી બે નોઝલ છે આ સમયે એક જ નોઝલ સક્રિય છે તો ચાલો આપણે જોઈએ કે ફિલામેન્ટને લોડ અને અનલોડ કઈ રીતે કરવું તો આ કળા રંગનો ભાગ એ PU કનેક્ટર છે તો PU કનેક્ટર ને જોડી શકાય છે તેને અંદર અને બહાર કરી શકાય છે તો આપણે તેને ખોલી નાખ્યો બરાબર તેથી PU કનેક્ટર નળી બાજુ પ્રમાણે છે PU કનેક્ટર બરાબર ત્યાં જ છે નળી એ પણ ચોક્કસપણે તેમાં ફિટ થશે અને આ આધાર છે તેથી આ આપણા રોલર છે આપણે તેને લઈએ છીએ અને ફિલામેન્ટ ને અનલોડ કરીએ છીએ તમે જોઈ શકો છો કે ફિલામેન્ટ અનલોડ થાય છે આ છે 1 57 મીમી માપનું ફિલામેન્ટ આપણે જોઈએ છીએ કે આ ફિલામેન્ટ ટોચથી થોડુંક વિકૃત થઈ ગયું છે જેથી એ રોલરમાં બરાબર પ્રવેશ કરી શકશે નહીં ફિલામેન્ટની ટોચ અથવા ફિલામેન્ટનો અંતિમ ભાગ યોગ્ય નથી તેથી આપણે તેને કાપવા જઈ રહ્યા છીએ તે કાપ્યું છે તેથી હવે તે છેડેથી સપાટ છે અથવા છેડો સ્ક્રૂ છે તો આ રોલર છે જયારે તે ફરશે આ ફિલામેન્ટને આગળ લઇ જવામાં મદદ કરશે ફિલામેન્ટ આ દિશામાં જશે ઉપર ની દિશા માં હવે આપણે ફિલામેન્ટ નળીની અંદર નાખીએ છીએ જે PU કનેક્ટર સાથે જોડાયેલી છે અને આ નળી પણ ફિલામેન્ટના વ્યાસ જેટલી જ છે આંતરિક વ્યાસ 1 75 1 75 વત્તા છૂટ વ્યાસ માં છૂટ 0 85 mm ની છે હવે આ PU ફિલામેન્ટને આધાર આપે છે આધાર PU કનેક્ટર સાથે જોડાયેલ છે બરાબર હવે આપણે જોઈશું કે આ યોગ્ય રીતે કામ કરે છે કે નહી હવે આપણે PU કનેક્ટર ને લોક કરી દેશું અહીં આપણે PU કનેક્ટર ને ત્યાં લોક કર્યું છે આપણે આ PU કનેક્ટર ને લોક કર્યું આ PU કનેક્ટર અહીંયા લોક થઈ ગયું તેથી આ રોલર જે મેં હમણાં બતાવ્યું તે ફિડીંગ માટે જવાબદાર છે આને ફીડર પણ કહેવાય તેથી આપણે આ ગરગડી અને બે રોલરનો ઉપયોગ કરીયે છીએ એક રોલર ગરગડી છે અને બીજું રોલર છે એ ફીડર છે આપણે જોઈ શકીએ છીએ કે ફિલામેન્ટનું લોડિંગ યોગ્ય રીતે થયેલું છે હવે આપણે જોઈ શકીયએ છીએ કે ફિલામેન્ટ નોઝલ માથી બહાર આવે છે કે નહીં હા તે આવે છે હવે આનો અર્થ એમ થયો કે તાપમાન જળવાઈ રહ્યું છે હવે આપણે આ બે ક્લિપ્સનો ઉપયોગ કાચને મેજ સાથે પકડાવા કરીશું મેજ સાથે બરાબર તેથી આ બેડ એ 50 થી 55 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર છે તેથી તેને પકડવા આપણે બે ક્લિપ્સનો ઉપયોગ કરીશું આપણે અહીંયા ને અહીંયા ક્લીપ્સ મૂકીશું તેથી તેની પકડ અહી બરાબર રીતે થાય અને બીજો કર્ણ અંત તેથી આ તાપકો મેજ માટે છે હવે આપણે મેજ ની નીચે જઈ શકીયે છીએ મને કેમેરાને મેજ ની નીચે લઇ જવા દો આ મેજની નીચે નો ભાગ છે એક તાપક અહીં છે આપણે અહી તેની જોડાયેલી ગરમી જોઈ શકિએ છીએ અને તળિયું એ અલ્યુમિનિયમનું છે આ મેજનું તળિયું અલ્યુમિનિયમનું છે ત્યાં તાપકો છે ત્યાં અને બધા જ અલ્યુમિનિયમના તળિયા ઉપર છે અને અલ્યુમિનિયમના તળિયાની ઉપર આપણે કાચ ની તકતી મુકી છે જેની ઉપર ખરેખર નિર્માણ ક્રિયા થશે તેથી આ એક ક્લિપને અહીંયા મુકીએ બીજી ક્લિપને બીજી બાજુ મુકીયએ તેથી દરેક વસ્તુ તે પોતાની જગ્યાએ છે હવે તાપમાન ઈચ્છિત છે આપણે જોઈ રહ્યા છીએ કે આપણી ફિલામેન્ટ નોઝલમાંથી બહાર આવી રહી છે ખંડનું તાપમાન આપણી જરૂર ની નજીકનું છે નજીકનું એટલે કે જો તમે 230 ડિગ્રી સેન્ટિગ્રેડસcentigrade'sનું ઉમેરો આપો તો આપણને ખ્યાલ છે કે તે બધા સમયે એક્દમ 230 ડિગ્રી નહિ હોય પણ તે 2 થી 3 ડિગ્રી જેટલું કે 5 ડિગ્રી જેટલો ફેરફાર આવી શકે પણ હા તે કાર્ય તાપમાન છે ફિલામેન્ટ માટે તાપમાન 230 ડિગ્રી સેન્ટિગ્રેડસ centigrade's પર ગોઠવેલ છે મેજ માટે 50 થી 55 ડિગ્રી તાપમાન છે સામગ્રીનું લોડીંગ ત્યાં છે રોલર પ્રવૃત્ત છે રોલર બે રોલર રોલર એક એટલે ગરગડી ગરગડી અને ફિડર પ્રવૃત્ત છે ફિલામેન્ટ બરાબર રીતે આવે છે મેજ તૈયાર છે આપણે બધી સામગ્રી ચોંટી ગઈ કે નહીં એ ખાતરી કરવા માટે ફેવીસ્ટીક લગાડ્યું છે તેથી થોડા સમય પહેલા આપણે જાતે સંચાલિત કરવા માટે અહીં આવ્યા જાતે કરવાના નિયંત્રણમાં તેથી આપણે જાતે તપાસ કરીશું કે વસ્તુઓ ખસી રહી છે કે કેમ હા આપણે તપાસ કરી રહ્યા છીએ કે પદાર્થ અંદર આવી રહ્યો છે પદાર્થ બહાર આવી રહ્યો છે તો તમે જોઈ શકો છો કે પદાર્થ બહાર આવી રહ્યો છે તેથી આપણે જાતે તપાસ કરી રહ્યા છીએ કે ફીડર કામ કરે છે કે નહીં બરાબર તેથી પદાર્થ બહાર આવી રહ્યો છે અહીં એક્સ્ટ્રુડર તપાસવામાં આવી રહ્યું છે તેની યોગ્ય ગોઠવણી માટે ફરીથી આપણે જોઈ શકીએ છીએ કે એક્સ્ટ્રુડર સક્રિય થયેલ છે આ રીતે આપણે તપાસીએ છીએ કે બધું બરાબર છે કે નહીં હવે તાપમાન ખરેખર 53 230 ડિગ્રી પર છે હા તાપમાન 230 ડિગ્રી છે એક્સ્ટ્રુડર 1 માટે 230 ડિગ્રી મેજ માટે 53 6 ડિગ્રી છે હા તેનો અર્થ એ કે જેમ મેં કહ્યું 5 ડિગ્રી ની વિવિધતા મારે મારી જાતને સુધારવી પડશે આ મશીન તાપમાન પ્રત્યે ચોક્કસ અથવા સંવેદનશીલ છે તેથી તાપમાન 53 ડિગ્રી નક્કી કરવામાં આવ્યું હતું તેથી તે 1 ડિગ્રી ની અંદર છે 230 તે 229 અથવા 231 હોઈ શકે છે તેથી રિઝોલ્યુશનની 1 ડિગ્રીની અંદર તેથી છેલ્લી વસ્તુ બાકી છે તે આપણે છાપ પૂર્વવલોકનમાં આવ્યા અને આપણે છાપવાનું શરૂ કરીએ છીએ હવે જ્યારે આપણે છાપવાનું શરૂ કરીએ ત્યારે મશીન જઈને બધું તપાસ કરશે પ્રથમ તે પ્રારંભિક સ્થાનની તપાસ કરશે તે ખૂણા પર તેથી આ સંદર્ભકાર્ય તરીકે ઓળખાય છે તે દાગીનાની ઉંચાઈ ને તપાસી રહ્યું છે તમે Z દિશાનું પરિભ્રમણ જોઈ શકો છો ઉપર જઈ રહ્યું છે મેજ ઉપર જઈ રહ્યું છે બરાબર તેથી મેજ નોઝલની ટોચને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે બેડ આ નું મૂલ્ય શૂન્ય ગોઠવવા માટે નોઝલની ટોચને સ્પર્શ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે ફરીથી તમે પરિભ્રમણ જોઈ શકો છો બેડ ઉપર જઈ રહ્યું છે કારણ કે આપણે જાણતા નથી કે કાચની તકતીની જાડાઈ શું છે કે જો તમે ઉપર મુકો અને ત્યાં ફેવિસ્ટીક પણ છે અને આપણી પાસે તે ત્યાં છે તેથી શૂન્ય મૂલ્ય ગોઠવવા માટે બેડ નોઝલના છેડાને સ્પર્શશે હવે હા તેણે છાપવાનું શરૂ કર્યું છે પ્રથમ સ્તર હવે અહીં શરૂ થયેલ છે તે હવે છાપવામાં આવી રહ્યું છે તે છાપ પાડી રહ્યુ છે આ બ્રિમ આદેશ છે જેનો આપણે પહેલાં ઉલ્લેખ કર્યો છે અને વાસ્તવિક મોડેલ પહેલાં બ્રિમ બનાવવામાં આવી રહ્યું છે તેથી આ એક સૌથી પહેલી રેખા છે જે મશીન દ્વારા દોરવામાં આવી રહી છે તેથી તે ઝડપે ચાલી રહ્યું છે તેથી તે ખરેખર brim કરશે તે ખરેખર ફક્ત છાપવાનું છે છાપકામ સમયે પ્રથમ સ્તરની ગતિ પ્રતિ સેકંડમાં 40 મિલીમીટર હતી તે ગતિએ આગળ વધશે પરંતુ આ ભાગ ફરીથી પાયા સાથે વળગી રહેશે બ્રિમ તળિયાને વળગી રહેશે આ એક વધારાનો ભાગ છે હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ફીડર પદાર્થ પહોંચાડવા માં કેવી રીતે મદદ કરે છે આ ફીડર છે ફીડર ફરે છે બરાબર આ અહીં એક રોલર યંત્રરચના છે ગરગડી અને ફીડર ત્યાં છે ફીડર પદાર્થને ઉપરની દિશા તરફ પહોંચાડવા માટે ફરી રહ્યું છે પરંતુ આ CADનો ભાગ નથી પરંતુ આ નિક્ષેપ માટે વપરાય છે તો આ રીતે મશીનિંગ થઈ રહ્યું છે બરાબર તેથી આ રીતે મશીનિંગ થઈ રહ્યું છે તેથી તે પ્રથમ સ્તરની બનાવશે બ્રિમ જે ભાગનું ઉત્પાદન શરૂ કરશે મશીનિંગ માટેના સમય માટે જો તમને યાદ હોય તો 5 કલાક અને થોડી મિનિટો હતી તે આ ઘણો સમય લેશે તેથી મશીનિંગ થાય ત્યાં સુધી ચાલો આપણે જુદા જુદા ભાગો જોવાનો પ્રયાસ કરીએ ભાગો જે અહીં ઉત્પાદન પ્રયોગશાળામાં છે ખરેખર અંતિમ ભાગનું અંતિમ ઉત્પાદન જોવા માટે આપણે 5 કલાક રાહ જોવી પડશે તમે રોલર રચનાને નજીકથી જોઈ શકો છો આનો ઉપયોગ નિક્ષેપ માટે થાય છે તેથી મશીનિંગ થવામાં 5 કલાકનો સમય લાગશે તેથી તે સમય સુધીમાં આપણે 4i પ્રયોગશાળામાં જુદા જુદા ભાગો જોવાનો પ્રયાસ કરીએ જે ઝડપી પ્રોટોટાયપિંગ અને અન્ય યંત્રોનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે ખાસ કરીને પ્રોટોટાઇપીંગ માટે ત્યાં કેટલાક ભાગો છે આપણે કેટલીક સુંદર અને મહત્વપૂર્ણ લાક્ષણિક્તાઓ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેની આપણે પહેલા પણ વાત કરી હતી આ FDM તકનીકોનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે તે ફ્યુસ ડિપોજીસન મેથડ છે હવે 3D છાપકામ સાથે જે આ વિશિષ્ટ મશીન TECHB V30 છે આ 3D પ્રિન્ટીંગ મશીન આપણે આ ભૌમિતિક ક્રેન્કનું નિર્માણ કર્યું છે બરાબર આ આ મશીન દ્વારા બનાવવામાં આવ્યુ છે હવે આ પ્રકારનો પોલો નળાકાર દાગીનો પણ ઉત્પન્ન થઈ શકે છે પરંતુ આ પાઇપનો આકાર લોક સાથે છે લોકિંગ સાધન સાથે કેટલીકવાર આપણને ખૂબ જ પડકારજનક દાગીના મળે છે ઉદાહરણ તરીકે આ એક પ્રોપેલર છે આ એક પ્રોપેલરનો પાંખો છે બરાબર તેથી તે શું કરે છે આ તમે જોઈ શકો છો તમે અહીં ઘણી પાંખો જોઈ શકો છો પાંખો વચ્ચેનું અંતર ખૂબ ઓછું છે ખૂણો અહીં ખૂબ મહત્વનો છે તેથી આ ઇમ્પેલર છે તેથી તે ઇમ્પેલર છે બળતણ ફક્ત ચૂસે છે અને ફેંકી દે છે તેથી અહીં કોણ ખૂબ મહત્વનો છે તેથી આ એક જટિલ કામ છે તેથી તેની બનાવટ ખરેખર જટિલ છે ખરેખર અઘરું છે તેથી તેને મિલિંગ ટર્નિંગ અથવા પરંપરાગત મશીન જેવા બીજા કોઈ સીએનસી સામાન્ય મશીનિંગ જેવા અન્ય કોઇ મશીનિંગથી બનાવવાનું લાક્ષણિક છે તેથી હવે આ તકનીક FDM આપણને મુક્તપણે કામ કરવા માટે આ પ્રકારના ભાગોનું નિર્માણ કરવામાં મદદ કરે છે બરાબર તેથી અને ચિકિત્સા વિજ્ઞાન જાણે છે કે તમે જાણો છો કે આપણી પાસે આ પગ છે તમે જાણો છો કે આપણે કૃત્રિમ અંગો બનાવી શકીએ છીએ દાખલા તરીકે ડાબો પગ જમણો પગ અને આપણે કૃત્રિમ અંગ બનાવવું પડશે દાખલા તરીકે કોઈ વિશિષ્ટ પુરુષ અથવા સ્ત્રી માટે અને આપણે તેની નકલ કરી શકતા નથી ઉદાહરણ તરીકે કોઈએ તેનો પગ ગુમાવ્યો હોય જો તેણે ડાબો પગ ખોયો હોય તો આપણે તેનો જમણો પગ સ્કેન કરી શકીએ છીએ અને મિરર આદેશનો ઉપયોગ કરીને આપણે ડાબી બાજુ પગને ઉત્પન્ન કરી શકીએ છીએ તો આ કૃત્રિમ પગ છે જે ઉત્પન્ન થાય છે બરાબર તે અહીં જૂતા માટે ખરેખર સ્પેક્ટ્રમ છે તેથી કેટલાક અન્ય ઘટકો અહીં રાખવામાં આવ્યા છે તો 3D ચિત્રકામ આપણને શું જોઈએ આપણે ઘણીવાર સ્કેન કરેલ મોડેલ ની જરૂરિયાત છે કે CAD મોડેલ હોવું જોઈએ CAD મોડેલ કોઈ એક દ્વારા બનાવવામાં આવે છે ઈજનેર દ્વારા અથવા સ્કેન મોડેલ પણ હોઈ શકે છે જે પછી CAD મોડેલમાં સ્થાનાંતરિત કરી શકાય છે બરાબર તેથી તમે અહીં બીજું એક મોડેલ પણ જોઈ શકો છો આ એક સુંદર લાક્ષણિક્તા છે આ ઇમ્પેલર એક સુંદર લાક્ષણિક્તા છે જે તમે કોણ જોઈ શકો છો તમે ચોકસાઈ જોઈ શકો છો ખરેખર ખૂબ સરસ તેથી સ્કેનીંગ એવી રીતે સહાય કરે છે કે તમે કેડ માટે કોઈ વાદારનો પ્રયત્ન ના કરો મોડેલિંગ ડિઝાઇનિંગ સ્કેનિંગમાં બધું મૂકીને કોઈપણ વધારાના પ્રયત્નો ન કરો તેથી આ એક પેન સ્ટેન્ડ છે આ એક પેન સ્ટેન્ડ છે અને હવે જો આપણે તેનું મોડેલ બનવાની જરૂર હોય તો આપણે તેને સ્કેન કરી શકીએ છીએ આપણે તેને 3D સ્કેનિંગ ની મદદથી સ્કેન કરી શકીએ છીએ 3D સ્કેનીંગનો અર્થ એ છે કે બધી દિશાઓથી જુદા જુદા સ્કેનરથી ત્યાં બધા સ્કેનરની વિવિધ ડિગ્રી ઓફ ફ્રીડમ હોય છે અને આપણે આ સમાન મોડલનું નિર્માણ કર્યું છે તેથી સ્કેનીંગમાં લગભગ 2 કલાકનો સમય લાગ્યો અને આ મોડેલ આ છાપવામાં લગભગ 2 કલાકનો સમય લાગ્યો તેથી ચાલો અંદર મને કહેવા દો સ્કેન કરવા માટે 2 કલાક સ્કેનિંગ માટે 2 કલાક અને કદાચ 2 કલાક હું છાપવા માટે 2 કલાક કહીશ 24 કલાકની અંદર આપણે તે જ ઉત્પાદન કરી શકીએ છીએ અથવા આપણે ઉત્પાદનની નકલ બનાવી શકીએ છીએ આ રી એન્જીનિયરિંગ છે આ સ્કેનિંગ અને લોખંડ ઉત્પન્ન કરવા જેવી રી એન્જીનિયરિંગ છે તેથી મેં કહ્યું તેમ 4 કલાકની અંદર તે ખૂબ જ ઝડપથી ગતિ માં ઉત્પન્ન થયું છે તેથી તેથી જ આ મશીનને ઝડપી પ્રોટોટાઈપીંગ મશીન તરીકે પણ ઓળખવામાં આવે છે તેથી આપણે સ્કેનીંગ અને ઉત્પાદન સ્કેનિંગ અને ઉત્પાદન ખૂબ જ ઝડપથી કરી શકીએ છીએ તેથી જ ઝડપી પ્રોટોટાઈપીંગ અને ઝડપી ઉત્પાદન નો શબ્દ અમલમાં આવે છે થોડીક રચનાત્મક વસ્તુઓ પણ રાખવામાં આવી છે તેથી કદાચ કોઈક પવિત્ર વ્યક્તિનું આ એક જટિલ મોડેલ છે આ માનવ ખોપરી છે તેથી સ્કેનીંગ દ્વારા આપણે ફક્ત મોડેલને સ્કેન કરી શકીએ છીએ અને ફરીથી તેનું ઉત્પાદન કરી શકીએ બરાબર તેથી સ્કેનર્સ કંઈપણ સ્કેન કરવા માટે ખૂબ સક્ષમ છે આપણે જીવંત માણસોને પણ સ્કેન કરી શકીએ છીએ અને સ્કેન કર્યા પછી આપણે પ્રતિકૃતિ ઉત્પન્ન કરી શકીએ છીએ અને તે જ સ્કેન ડેટા જ્યારે આપણે સ્કેન કરીએ છીએ ત્યારે છાપવા માટે વાપરી શકાય છે તેથી સફેદ પ્રકાશ સ્કેનર્સ એવા છે જે માનવ શરીરને સ્કેન કરવા માટે સફેદ પ્રકાશ સ્કેનર્સનો ઉપયોગ થાય છે તેથી સામાન્ય CADમાં આપણે દોરવું પડશે આપણે મશીન પર ઇનપુટ કરવું પડશે અને તે બધી વસ્તુઓ ત્યારે હોવી જોઈએ 3D સ્કેનીંગ થ્રેડિંગમાં મદદ કરે છે હવે થ્રેડીંગ મીન એ ઈજનેરી અને યાંત્રિક પૃષ્ઠભૂમિમાં ખૂબ ઉપયોગમાં લેવાય છે તેથી 4i લેબમાં તે આઈઆઈટી કાનપુરમાં એક ઉચ્ચ પ્રયોગશાળા છે આપણે આ પ્રકારની બિનપરંપરાગત ઉત્પાદન પદ્ધતિ સાથે વ્યવહાર કરીએ છીએ તેથી FDM એ તદ્દન શક્ય છે 3D પ્રિન્ટીંગ તકનીક સાથે મશીનિંગ પ્રોટો ટાઇપિંગ ખૂબ જ બિનપરંપરાગત પદ્ધતિ છે આપણે આ પ્રકારની સર્જનાત્મક વસ્તુઓ જેમ કે પોલા નળાકાર આ પ્રકારના પોલો નળાકાર છાપી શકીએ છીએ હવે આ બંને મોડેલોની સુંદરતા એ છે કે આ મોડલમાં ખોપરી નક્કર છે અને આ પોલું છે અંદર થી પોલું છે આ નક્કર છે આમાં વજન ઓછું છે આ એકદમ ભારે છે સુંદરતા એ છે કે આપણે તેને સ્કેન કર્યું છે અને છાપ્યું છે રસપ્રદ વાત એ છે કે આપણે જે પણ સ્કેન કરીને આપણને ભાગો જે રીતે સ્કેન કર્યા તે જ માપમાં તે પ્રતિબિંબિત થાય છે તો અન્ય મશીનો પણ છે તમે જાણો છો જેમ કે CNC મિલિંગ CNC ટર્નિંગ તેથી આ એક ધાતુનો ભાગ છે હવે આ ધાતુ ના પાંજરામાં અંદર એક બોલ છે આ પ્રોટોટાઇપિંગ નથી પરંતુ આપણે ફક્ત અહીંના કેટલા ભાગોનો ઉલ્લેખ કરી રહ્યા છીએ તે સમઘન હતું અને તે બધી સપાટીથી CNC મિલિંગ મશીન વડે મિલિંગ મશીન થી બનાવવામાં આવે છે અને એક બોલ અંદર છોડી દેવામાં આવે છે તેથી આ સબટ્રેક્ટિવ ઉત્પાદન પદ્ધતિ નું ઉદાહરણ છે એડિટિવ ઉત્પાદન નહીં તેથી તે મિલિંગ વડે સબટ્રેક્ટિવ ઉત્પાદન છે તેથી સમાન પ્રકારના ભાગ આપણે 3D પ્રિન્ટિંગથી ઉત્પાદન કરી શકીએ છીએ તે બાબત માં આપણી પાસે કોઈ આધુનિક પદાર્થોનો આધાર હશે જે તમે જાણો છો હવે આવું થાય છે આ પ્રથમ સ્તરને ભરવામાં આવ્યો હતો અને પ્રથમ સ્તર પછી બીજા સ્તરને બીજા સ્તરને હવે બનાવવામાં આવી રહ્યું છે પરંતુ તે તેના આધાર તૈયાર કરી રહ્યું છે તમે જોઈ શકો છો કે તે અહીં આધાર તૈયાર કરી રહ્યું છે કારણ કે તે ભાગમાં એક ખૂણો હતું હવે આ ભાગ શું છે આ ભાગ ખરેખર ચાવી છે તેને મશીન માં રાખવાની છે એક ચાવી જે આપણે ગોઠવીશું અને તે એસેમ્બલી ના બે જુદા જુદા ભાગોને લોક કરશે તમે મશીન ને ફરતા જોઈ શકો છો તેથી અન્ય ઘટકો અહીં છે જેમ કે આપણે 4i લેબમાં બંને એડિટિવ ઉત્પાદન અને સબટ્રેક્ટિવ ઉત્પાદનમાં કામ કરીએ છીએ તેથી બંને પ્રકારમાં આપણે કાર્ય કરીએ છીએ તો ચાલો આપણે અહીં બનાવેલા અન્ય ભાગો જોઈએ જુઓ આ બધા સફેદ ભાગો 3D છાપકામ ની મદદથી ઉત્પાદિત છે બરાબર આ તમામ સફેદ ભાગો આ ૩D છાપકામ માંથી છે તો ચાલો આપણે કેટલાક અન્ય ઘટકો અને અન્ય મોડેલ્સ જોઈએ જેનું ઉત્પાદન થાય છે હવે આ તે મોડેલ છે જે તે મશીનીંગ કરી રહ્યા હતા આ તે લાકડા પર છાપકામ છે જે IITK લોગો IITK લોગો છે અને FDM ટાઇટન નાઇફ પહેલાં જે હોય તે ગોઠવે છે તે મારી પાસે 4i લેબોરેટરી છે આ તમે જાણો છો કે તમે ભાગમાં ઊંડા લક્ષણોની ગૂંચવણ જોઈ શકો છો આ અહીં આવેલા લેસર મશીન નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે સાગના પ્લાય માં આ છાપકામ છે અને જ્યારે આપણે ભેગા કરીએ ત્યારે આપણે છાપી અને કાપીએ છીએ તેથી આ લાકડાનું છાપકામ અને કાપણી છે આ સાગની પ્લાય છે 3D મોડેલ બનાવવામાં આવે છે હવે આ ખરેખર ખૂબ જ જૂની તકનીકી કટ એન્ડ પેસ્ટ કટ અને પેસ્ટ કરે છે ત્યાં કોઈ ૩D પ્રિંટિંગ નહોતું અથવા કોઈ અદ્યતન મશીનો નહોતા આમ આ મોડેલ વિકસાવવાની રીત હતી આપણે આ સપાટીઓ કાપવી પડી હતી અને પછી તેને એકઠા કરીને પછી તેને બનાવવી હતી પરંતુ FDMની મદદથી આપણે કોઈ પણ પ્રયત્નો કર્યા વિના આ આકાર કરી શકીએ છીએ તેથી તે સીધી રીતે બનાવવામાં આવી શકે છે અને તે લેઝર મશીન જે આપણી પાસે છે આપણે એક્રીલીક લાકડું માઇકા ટેફલોન અને આ પ્રકારની ઘણી સામગ્રી જેવી કે ઇચિંગ કરી અને કાપી શકવા સક્ષમ છીએ અને આપણે ઈચ કરી શકીએ છીએ અને કાપી શકીએ છીએ બંને વસ્તુઓ થઈ શકે છે અમુક પદાર્થ આવી રીતે જ એચ કરી શકાય છે આ કાચ આ કાચ અહી છે તમે જોઈ શકો છો કે આ એચ્ડ થઇ ગયું છે અને આ ફોટો બનાવાયો છે આપણે કોઈ પણ ચિત્ર કોઈ પણ મૂળાક્ષર ને એચ કરી શકીયે છીએ તેથી આ વિશેષતાઓ અને રૂપરેખા ની સાથે મશીનની ક્ષમતા એ છે કે તે એચ કરી શકે છે માઇક્રો સ્તરે પર ગ્રુવ અથવા ચેનલ બનાવી શકે છે તેથી આ સાથે આપણી પાસે શક્તિ છે કે આપણે આ મશીન સાથે સૂક્ષ્મ કક્ષાએ મશીનીંગ કરી શકાય અને આપણે દાગીના ને રચનાત્મક અને તકનીકી દ્રષ્ટિકોણ સાથે જઈ શકીએ છીએ લેસર મશીનની સાથે થી જઈ શકીયે છીએ બરાબર કાર્યક્ષમતા કે પછી રિઝોલ્યૂશન કે પછી ચોકસાઈ સારી હું કહી શકીશ પરંતુ ચોકસાઇ 40 માઈક્રોન સુધી તેથી આપણે સપાટ અને નળાકાર આકાર વાળા દાગીના પર પ્રિન્ટ કરી શકીએ છીએ જ્યારે કાચ જોઈએ છીએ આપણે 4i લેબોરેટરી નામ અને IITK નું નામ અને ચિન્હ છાપેલું તેથી રોલર જોડાણ સુવિધાવાળા આ મશીન સાથે આપણે એચ કરી શકીએ છીએ કે આપણે છાપી શકીએ છીએ આપણે એક નિશાન બનાવી શકીએ છીએ આપણે ખાચા અથવા કોઈપણ પ્રકારનું નોન મશીનિંગ કે જે કોઈપણ પ્રકારના સંપર્ક વિનાનું મશીનિંગ આ મશીનનો ઉપયોગ કરીને થઈ શકે છે તેવું કરી શકીએ છીએ તેથી સામાન્ય રીતે આપણે કહી શકીએ કે જ્યારે આપણે મશીનીંગ શબ્દ કહીએ ત્યારે પહેલી વસ્તુ મગજ માં આવે બરાબર ત્યાં કદાચ કંઈક વસ્તુ કપટી સંપર્ક હશે કંઈક નકામો કચરો બનતો હશે ટૂલ ટૂલ ઘસાતું હશે પણ અહીંયા લેઝરના પ્રકાશ દ્વારા જે તેના સ્ત્રોત માંથી આવે છે અને આ સંપર્ક રહિત પ્રક્રિયા છે અને પ્રકાશ સ્ત્રોતમાંથી આવે છે અને દાગીનાની સપાટી સાથે અથડાય છે અને સામગ્રી બળે છે અને ક્યારેક તે બાષ્પીભવન થઈ જાય છે તેથી અને તે દ્વારા આ સ્પર્શ રહિત પ્રક્રિયા જેમકે પીચિંગ છાપકામ કટીંગ મશીનિંગ આ બધી વસ્તુ થઈ શકે હવે આપણી પાસે આ પ્રયોગશાળામાંમાં ઘણા બધા મશીનો છે જેમકે કટીંગ પ્રિન્ટીંગ અને તેની જેવા બીજા બરાબર આ ચામડા ઉપર કટિંગ અને છાપણી છે તો આ માઈકા છે બરાબર માઈકા પર છાપકામ થઈ રહ્યું છે પછી વચ્ચે આ માઈકા ઉપર થઈ રહ્યું છે બરાબર માઇકા પર એચિંગ પછી સાગ પ્લાયની સપાટી પર ચકાસણી થાય છે ફરીથી લેસર દ્વારા અને કાપણી અને આપણે આ ભાગને લેઝર દ્વારા કર્યો છે ક્યારેક આ પ્રકારનું કટીંગ ધાતુમાં પણ કરવામાં આવે છે બરાબર આ એક મશીન દ્વારા કરવામાં આવ્યું છે જે અબ્રેસીવ વોટર જેટ મશીન તરીકે જાણીતુ છે વોટર જેટ કટીંગ મશીન વડે આપણે કોઈ પણ ધાતુ કે કોઈ પણ અધાતુ કાપી શકીએ છીએ આપણે જોઈ શકીએ છીએ કે આ માર્બલ છે અને આ ગ્રેનાઇટ છે આ ગ્રેનાઇટ છે બરાબર આ કાપવા માટે બરડ સામગ્રી છે આ એક ચાઇનીઝ ડ્રેગન આકાર છે જે અબ્રેસીવ વોટર જેટ મશીન દ્વારા કપાય છે આ એલ્યુમિનિયમ છે અને તેને આપણે રેક પરથી કાપી રહ્યા છીએ આવી રીતે આ રેગ ગીયરીંગ ખરેખર આ રેગ ગીયરીંગ છે તેથી ત્યાં એક વધારે કાસા નો દાગીનો છે આ આકૃતિને એરોડાયનામીક આકૃતિ કહેવાય તેથી આપણા આઈઆઈટી કાનપુરમાં ભણતા બાળકો આ વધારે દબાણ વાળી હવા ઉપર કામ કરી રહ્યા છે આ ચોક્કસ ભાગ ત્યાં વપરાય છે તેથી આ પ્રકારના દાગીના પણ ફક્ત મશીનિગની સબસ્ટ્રેટિવ પધ્ધતિ દ્વારા મિલિંગ મશીન પર કરવામાં આવે છે તેથી આ 3D છાપેલું છે પણ એક ભાગ જે આકારનું બહારનું આવરણ છે બરાબર બહારનું આવરણ તેથી આ વેક્યૂમ ફોર્મિંગ મશીન દ્વારા બનાવ્યુ છે આ 3D છાપકામ વડે નહીં આ એ વધુ યંત્ર જે બહારના આકારનું આવરણ બનાવવા માટે સક્ષમ છે જેથી આની પાસે એક વિષેશ લાક્ષણિકતા છે આ વેક્યૂમ ફોર્મિંગ મશીન છે તેથી વેક્યૂમ ફોર્મિંગની મદદથી આપણે અલગ અલગ પ્રકારના ભાગ અથવા ડાઇ બોર્ડની જરૂરિયાત પ્રમાણે શીટ બનાવી શકીએ છીએ બરાબર આપણે પોલા ભૌતિક આકાર અને 4i લેબ બનાવી શકીએ છીએ આપણે અહી યાંત્રિક અને ઇલેક્ટ્રોનિક્સ બંનેને સહકાર આપીએ છીએ તો ઇલેક્ટ્રોનિક્સમાં આપણી પાસે ઘણા બધા મશીન છે PCB નિર્માણ કરવા અને બનવા માટે આ છાપેલું સર્કિટ બોર્ડ તમે કાચી પીસીબી જોઈ શકો છો આ ટ્રેક છે આપણે કહ્યું હતું કે પીળા સપાટી ક્ષેત્રમાંથી સામગ્રી તે પીળું ક્ષેત્ર અહી છે આ કથ્થઈ તાંબાનું બેડ છે અને આપણી પાસે અહીંયા રસાયણનું આવરણ પણ છે જેથી તે લીલા આવરણ બને અને તાંબાના ટ્રેક્સ પણ છે અને તેને ઓક્સિડેશન થી બચાવવા માટે આપણે લીલા રંગના આવરણનો ઉપયોગ કરીએ છીએ અને ઓક્સીડેશનથી મુક્ત કરવા માટેનું લીલું પ્રવાહી અહી છે લીલું આવરણ ચડી રહ્યું છે જેથી આ અહીંયા સફેદ છાપી રહ્યું છે આ સફેદ પદાર્થનું છાપકામ અહીં છે આને ટીનનું આવરણ કહેવાય મૂળાક્ષર કે આંકડાઓ છાપવા માટે તે અહી પરિપથ રેખાકૃતિ દેખાડે છે IC આંકડાઓને અહી મૂકવાનું કહેવા માટે તેથી આપણે અહીંયા સોલ્ડરિંગ જેવું કંઇક મૂકવું પડે તમને ખબર છે ઉત્પાદ ને સોલ્ડર કરવી પડે તેથી એ બધા ટ્રાન્ઝિસ્ટરના ચિન્હો ઈનપુટ આઉટપુટ પછી છાપકામ એ બધા પ્રકારની વસ્તુઓ જેની આપણે સફેદ કલરથી જાળવણી કરેલ છે જેને ટીન કહેવાય છે તેથી અહીંયા આપને વિદ્યાર્થીઓને અને ઉદ્યોગોને મદદ કરીએ છીએ જે અહીંયા આવે છે તો યાંત્રિક અને જ્યારે મેકાટ્રોનિક્સમાં યાંત્રિક વત્તા ઇલેક્ટ્રોનિક્સ તો અમારા વિદ્યાર્થીઓને પોતાના પ્રોટોટાઇપ વિકસાવવા મદદ કરવા માટે તેઓનું પોતાનું સેટ અપઅને પોતાના પ્રયોગ મશીન Tech ના પ્રોજેક્ટ વિદ્યાર્થી ને આપણે મદદ આપીએ છીએ અને લોકોને તાલીમઆપીએ છીએ જે અહીંયા ફેકલ્ટી વિકાસ કાર્યક્રમ માટે આવે અમે વિદ્યાર્થીઓ અને મહેમાનો માટે કૌશલ્ય પ્રદાન કરીએ છીએ જેઓ અહીં શીખવા માટે આવે છે અને તેમની નોકરીને ઘડવામાં મદદ કરીએ છીએ તેથી ખાસ કરીને ઉદ્યોગોના લોકોને ટેકો આપો અને તે બધી વસ્તુઓ અહીં છે તેથી આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે યંત્ર ચાલી રહ્યું છે આપણે આ યંત્રનું સીમ્યુલેશન તેમજ ખરેખર યંત્ર ચાલતું જોઈ શકીએ છીએ તેથી સ્ટીમ્યુલ થઈ રહ્યું છે તમે જોશો કે અહીં સામગ્રીનું પ્રક્ષેપણ કરવામાં આવી રહ્યું છે આમ આ બધા સ્તરો જે તમે મેશ તરીકે અહી જોઈ રહયા છો તે બધા ટેકાઓ છે આ બધા ટેકાઓ સામગ્રીને તેના પર પ્રક્ષેપિત થવામાં મદદ કરશે તેથી જ્યારે યંત્ર જ્યારે તે આ બાજુ પૂર્ણ થયું નથી હવે તેણે અહીં એક લીટી બનાવી છે તેથી એ આ બિંદુથી ફરીથી મશીનિંગ કરવામાં સમય વ્યર્થ ના કર્યો જ્યારે એ થઈ જાય ત્યારે આ મશીનિંગ અહીંયા છે અટલેકે પદાર્થ ઉમેરાય છે તેથી જ્યારે પદાર્થ અહીંયા ઉમેરાય એ ફરીથી આ જગ્યાથી જ ચાલુ થશે અને ત્યાં પદાર્થને પ્રક્ષેપિત કરવાનું ચાલુ રાખશે આમ અહી આ ભાગ તૈયાર કરવા 144 સ્તરો બનાવવામાં આવશે જે માટે આપણે ડિઝાઇન કરેલ અને અંદાજેલો સમય કંઈક ૪ કલાક અને 32 મિનિટ છે તે પૂર્ણ સમય છે જે અહી બાકી છે તો આ એક કલાક થયો છે જે આપણે ઉત્પાદનને બનાવ્યુ તેથી હવે હું આ ઉત્પાદને અહીથી લઉં છું હું હું ફક્ત ઉપાડી લઈશ તેથી આ ભાગ આ આધારને હું કાઢી નાખું છું આ બ્રિમ ભાગ અહિયા મશીન ઉપર જ છે આ અંતિમ ઉત્પાદન છે જે આપણે બનાવ્યું છે આપણે જોઈ શકીએ છીએ કે આ આધાર પર પૂરેપૂરો પદાર્થ પ્રક્ષેપિત થયું નહીં આ ખાલી મેશ છે તેથી ઓછામાં ઓછો પદાર્થ પ્રક્ષેપિત થાય જે મુખ્ય પદાર્થને આધાર આપી શકે તે મુખ્ય ફીલર છે જે આપણે અહી વાપર્યું તેથી અહીંયા પદાર્થનું એક જ સ્પુલ વાપરીએ છીએ આધાર અને મુખ્ય સામગ્રી માટે સમાન સામગ્રી વપરાઇ છે તેથી આ આધાર તમે જોઈ શકો છો કે આ અંતિમ ભાગમાં હતો જે આપણે ઇચ્છેલો હતો મારા ભાગની અંતિમ લાક્ષણિક્તા અહીં છે અને આ આદર છે જે દૂર થશે તેથી તે અંદરથી પીળો છે આ ઉત્પાદન છે જે આપણે આપણા ઝાડપી પ્રોટોઈપિંગ નિદર્શનમાં બનાવી અથવા આપણે એમ પણ એડીટિવ ચકાસણી પણ કહી શકીએ તેથી આ TECH V30 યંત્ર ફ્યુઝડ ડિપોઝિસન મેથડ મશીન છે ફરીથી આપણે વાત કરી રહ્યા છીએ આ 3D છાપકામ યંત્ર જેવા કે આપણી પાસે બહુવિધ એડીટિવ ઉત્પાદન કે પછી ઝડપી ઉત્પાદન કે પછી ઝડપી પ્રોટોટાઈપિંગ તકનીકોજેવી કે સ્ટીલ લિથોગ્રાફી ડિજિટલ લાઇટ પ્રોસેસિંગ સ્ટીરિયો લિથોગ્રાફી અને ફ્યુઝડ ડિપોજીસન મેથડ મુખ્ય છે પછી આપણી પાસે લેસર મેથડ જેવી કે સિલેક્ટીવ લેસર સિંટરિંગ સિલેક્ટીવ લેસર મેલ્ટિંગ ઇલેક્ટ્રોન બીમ મેલ્ટિંગ પછી લેમિનેટેડ મેનુફેક્ચરિંગ જેવી કે લેમિનેટ ઓબ્જેક્ટ મેનુફેક્ચરિંગ આ બધી પ્રકિયા અહી છે આ 3D ના પ્રકારોમાંથી એક સૈધ્ધાંતિક છાપકામ યંત્ર છે 3D છાપકામ યંત્રો આ કાર્ટેઝિયન કોઓર્ડિનેટ્સ નો ઉપયોગ કરે છે ત્યાં ચોક્કસ પ્રકારના FDM મશીનો છે તે ખાસ કરીને 3D છાપકામ ફ્યુઝડ ડિપોઝિશન મશીનિંગ પદ્ધતિઓ છે જે વિવિધ પ્રકારના કોઓર્ડિનેટ્સ નો ઉપયોગ કરે છે કાર્ટેઝિયન x y z નો ઉપયોગ કરે છે આ કાર્ટેઝિયન પદ્ધતિ છે અન્ય પદ્ધતિઓ અથવા અન્ય પ્રકારના યંત્રો ડેલ્ટા FDM પ્રિન્ટર છે પ્રિન્ટરો 6s અક્ષો 3D પ્રિન્ટરનો ઉપયોગ કરે છે જે ડેલ્ટા તકનિક મશીનો પર આધારિત હોય છે તે પણ કાર્ટિઝિયન તકનિક સાથે રમતા હોય છે પરંતુ તેમાં વધુ સ્વતંત્રતા છે તે પછી ત્યાં પોલાર મશીન છે પોલાર મશીન છે પોલાર 3D પ્રિંટર્સ જેમાં સ્થિતિ કોઈ x y અને z યામો દ્વારા નક્કી કરવામાં આવતી નથી પરંતુ પોલાર પ્રણાલી જેવા ખૂણા દ્વારા નક્કી કરવામાં આવે છે તેથી 3D પ્રિન્ટીંગ યંત્ર સાથેનો બીજો રોબોટિક હાથ સાથે હોઈ શકે છે વિવિધ રોબોટિક હાથ આવી શકે છે અને એક બિંદુ પર છાપવાનું ચાલુ રાખી શકે છે તેથી તેઓ ચાર પ્રકારના સાથે છે કાર્ટેઝિયન ડેલ્ટા પછી પોલર અને રોબોટિક હાથ તેથી આ કાર્ટેઝિયન FDM મશીન છે આપણે 4i લેબમાં આ યંત્રનાં નિદર્શનમાંથી પસાર થયાં છીએ અને હું આશા કરું છું કે તમે નિદર્શનનો આનંદ માણ્યો હશે અને કૃપા કરીને કોઈપણ રીતે પ્રશ્નો સાથે આવો કારણ કે આ ત્રણ અથવા ચાર તબક્કામાં બનાવવામાં આવ્યું હતું આપણે સેટઅપ તૈયાર કર્યું તે આપણે બનાવ્યું આપણે તે વીડીયો ને પ્રયોગશાળામાં રેકોર્ડ કર્યો ત્યારબાદ આપણે તે વિડિઓ જોવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી મેં મારો અવાજ તેના પર અહીં મૂક્યો છે તેથી ત્યાં કંઈક અસંતુલન હોઈ શકે છે તેથી તેના માટે ક્ષમા કરો કૃપા કરીને જ્યા પણ તમને લાગે છે કે વસ્તુઓ સ્પષ્ટ નથી તે પ્રશ્નો સાથે આવો અને આપણે પછીનાં વ્યાખ્યાનમાં મળીશું આપણે અભ્યાસકમ વિષે આગળ ચર્ચા કરીશું